આપણે આ કોર્સની સાથે હાજર VMમાં રહેલા આ કોડ જોઈશું જે NPTEL Codesmodule6 પર છે આપણે ફાઇલ print3a c જોઈશું આ કોડ આપણે પહેલા જોયો તે કોડ ને ખૂબ જ સમાન છે ગ્લોબલ ચલ s છે અને આપણે printf માં રહેલી ખામી જે અહીં હાજર છે અને તે s ને બદલી શકે છે તે જોઈશું તેથી નોંધ લો કે s ગ્લોબલ ચલ છે તેથી તેથી તેને મૂળભૂત રીતે 0 માં પ્રારંભ કરવામાં આવશે જેથી કોઈપણ નબળાઈઓ વિના અથવા નબળાઈઓનો ઉપયોગ કર્યા વિના આ પ્રોગ્રામ જ્યારે આ પ્રિન્ટફ એક્ઝેક્યુટ કરે છે તે અહીં 0 ની બરાબર હશે તેમ છતાં આપણે શું કરીશું તે વપરાશકર્તા સ્ટ્રિંગ બદલવા જઈ રહ્યા છીએ અને નોંધ લો કે આ વપરાશકર્તા સ્ટ્રિંગફોર્મેટ સ્પષ્ટીકરણ તરીકે પ્રિન્ટફમાં ઉલ્લેખિત છે આપણે આ વપરાશકર્તા સ્ટ્રિંગને સંશોધિત કરવા જઈ રહ્યા છીએ જેથી s ની કિંમત 0 ન હોય અથવા તેના બદલે આપણે sની કિંમતને અલગ રીતે બદલવાનો પ્રયત્ન કરીશું તેથી પ્રથમ ચાલો તે પ્રોગ્રામ ચલાવીએ પહેલાની જેમ આપડે ક્લીન અને મેક કરીયે અને તે પછી print3a ચલાવીએ નોંધો કે આ 60 એ s ને અનુલક્ષે છે બીજા શબ્દોમાં print3a c ચલાવી આપણે s ને 60 ની બરાબર કરીયે છીયે તો શું થયું છે કે s ની કિંમત s printf માં હાજર નબળાઈને કારણે ૦ ને બદલે 60 છે તો ચાલો આપણે કોડને એક અલગ રીતે ખોલીએ આની જેમ વિંડો અને આપણે જીડીબી તરફ પણ જોશું અને શું થઈ રહ્યું છે તે બરાબર જોશું તેથી આપણે આ લાઇનની શરૂઆતમાં બ્રેકપોઇન્ટ મૂક્યો છે અને આપણે અહીં થોડાક મૂલ્યો નોંધ કરીશું ચાલો આપણે તેને ડિસએસેમ્બલ કરીએ અને નોંધ લો કે આ પ્રિન્ટફ કોલ છે user string આ સ્થાન પર હાજર છે અને અડીને આવેલ સ્થાન 0804850c એ printf નું વળતર સરનામું છે આગામી વસ્તુ આપણે જોશું કે આ ગ્લોબલ ચલ s નું સરનામું છે જે આપણે px s દ્વારા મેળવીએ છીયે અહી આપણે નોંધ કરો કે તે જે આ એક 0804a028 છે 0804a028 એક લિટલ એન્ડીયન સંકેત માં ગોઠવાયેલ કિંમત છે હવે જો આપણે આ ચોક્કસ user string જોઇયે તો તે ગ્લોબલ ચલ s નું સરનામું ધરાવે છે આપની પાસે 54x ફૉર્મટ છે જે અહીં છે જેનો અર્થ છે કે ત્યાં 54 મૂલ્ય છે જે પ્રિન્ટ થઈ શકે છે અને પછી આપની પાસે 6 n છે n સૂચવે છે કે printf દ્વારા ઉલ્લેખિત થયેલ ટોટલ કેરેક્ટરની સંખ્યા છે આપણે શું કરવા માગી છીયે કે આપણે સંશોધિત કરવા માગી છીયે કે કેટલા અક્ષરોની સંખ્યા કે મુદ્રિત કરવામાં આવી તો ચાલો આપણે અહીં જોઈએ તેથી આ દરેક એક અક્ષરને અનુરૂપ છે અથવા તેથી તે આ printf દ્વારા છપાયેલ 4 અક્ષરો છે તેથી આ દરેક બાઇટ્સ માટે એક પછી અહીં એક જગ્યા છે તેથી પાંચ અને બીજી જગ્યા અહીં છ વત્તા 54 તેથી તે કુલ સાઠ અક્ષરો છે જે છાપવામાં આવે છે તેથી આપણે શું અપેક્ષા રાખી કે જ્યારે printf આ n 60 સાથે આ મૂલ્ય ભરે છે અને આ આપણે નીચે પ્રમાણે s ની વેલ્યુ મળી છે અને આપણને પ્રિન્ટફ પાસેથી વળતરની કિંમત પણ મળી છે જે 0804850c સરનામાં પર આવેલ છે અને હવે આપણે એક પગલું printfPLT કરીશું અને છેલ્લે printf ફંકશન છે આ બિંદુએ આપણે સ્ટેક પર નજર નાખીશું અને સ્ટેકની કેટલીક સામગ્રીની પ્રિન્ટ કરીશું જે આના જેવું કંઈક દેખાશે તેથી પ્રથમ વસ્તુ તમે ધ્યાનમાં લેશો કે રીટર્ન સરનામું 0804850C અહીં હાજર છે અને તેનું સરનામું વપરાશકર્તા સ્ટ્રિંગ કે જે ffffcf48 છે તેની બરાબર 1 પહેલા છે અને અન્ય વસ્તુ આપણે નોંધ રાખો માટે આ પ્રથમ દલીલ થી 6 શબ્દો સ્થાનપરછે Printf કે અંતે પ્રથમ દલીલ થી 6 શબ્દો ઑફસેટ પર આ વપરાશકર્તા સ્ટ્રિંગ 0804a028 છે તો શું થાય છે કે પ્રિંટફે આ ચાર અક્ષરોને પહેલા પ્રિન્ટ કરશે અને પછી તે 54 શબ્દો છોડે તે જગ્યા પ્રિન્ટ કરી લેશે અને પછી તે ખરેખર હવે બીજી જગ્યા પ્રિન્ટ કરશે જ્યારે તે અહીં આવે છે ત્યારે આપણી પાસે s નું સરનામું હાજર છે તેથી n ને લીધે તે આ સરનામે જશે અને ત્યાં અક્ષરો મુદ્રિત કરવામાં આવે છે જે કિસ્સામાં 60 છે જેથી આમ જ્યારે printf પૂર્ણ થાય ત્યારે s મૂલ્ય 60 ધરાવે છે તેથી જ્યારે આપણે આ વિશિષ્ટ એક્ઝેક્યુશન ચાલુ રાખીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે s ને 60 ની કિંમત મળશે હવે નોંધ લો કે જ્યારે પણ તમે આ વિશિષ્ટ પ્રોગ્રામને કમ્પાઇલ કરશો ત્યારે sના સરનામાંમાં થોડો તફાવત હોઈ શકે છે અને વપરાશકર્તા સ્ટ્રિંગ વગેરેના સરનામાં માં અન્ય નાના ચેંજીસ છે તેથી જો કે સ્રોત કોડ તમને આપવામાં આવે છે તો પણ જીડીબીનો ઉપયોગચોક્કસ સ્થાનો ઓળખવા તે ખરેખર સારું છે અને પછી તે મુજબના પ્રોગ્રામ્સમાં ફેરફાર કરી અને પછી તેને કાર્યરત કરી શકાય આભાર